હેલો છેલ્લા વ્યાખ્યાનમાં મેં સામાન્ય બ્લેક બોલ્ટની ડિઝાઇન પદ્ધતિની ચર્ચા કરી છે હવે આજે હું હાઈ સ્ટ્રેન્થ ફ્રિકશન ગ્રિપ બોલ્ટના ડિઝાઇન સિદ્ધાંતની ચર્ચા કરીશ હવે હાઈ સ્ટ્રેન્થ ફ્રિકશન ગ્રિપ બોલ્ટના કિસ્સામાં બોલ્ટની ડિઝાઇન શક્તિની ગણતરી માટે ઘર્ષણ ચિત્રમાં આવશે હવે મેં અગાઉ પણ કહ્યું હતું કે જ્યારે બાહ્ય બળ ખૂબ વધારે હોય ત્યારે હાઈ સ્ટ્રેન્થ ફ્રિકશન ગ્રિપ બોલ્ટનો ઉપયોગ થાય છે સાંધાની નાની લંબાઈમાં બોલ્ટને સમાવવા માટે આપણે બોલ્ટની સંખ્યા ઘટાડવી પડશે તેથી તે કિસ્સામાં સામાન્ય રીતે આપણે હાઈ સ્ટ્રેન્થ ફ્રિકશન ગ્રિપ બોલ્ટ માટે જઈએ છીએ ફ્રિકશન ગ્રિપ બોલ્ટના લેસર નંબર સાથે આપણે જોઈન્ટ ડિઝાઇન કરી શકીએ છીએ હવે હું ડિઝાઈન ફિલોસોફી પર આવીશ અને પહેલા આપણે જોઈશું કે હાઈ સ્ટ્રેન્થ ફ્રિકશન ગ્રિપ બોલ્ટની શીયર સ્ટ્રેન્થ કેવી રીતે ગણતરી કરવી HSFG બોલ્ટની શીયર સ્ટ્રેન્થ હવે કોડલ જોગવાઈ મુજબ સૂત્ર આપવામાં આવ્યું છે કે Vnsf એ Muf ne Kh F0 ની બરાબર છે હવે આ Vnsf એ બોલ્ટની નોમિનલ શીયર ક્ષમતા છે અને આ Muf એ ઘર્ષણનો ગુણાંક છે આ IS 800 ના કોષ્ટક 20 માં આપવામાં આવ્યું છે અને કલમ 10 3 માં તેનું વર્ણન કરવામાં આવ્યું છે Kh ની કિંમત કોડમાં પણ આપવામાં આવે છે જે 1 0 તરીકે લેવામાં આવે છે જ્યારે ફાસ્ટનર્સ ક્લિયરન્સ છિદ્રોમાં હોય છે અને મોટા કદના અને ટૂંકા સ્લોટવાળા છિદ્રોમાં ફાસ્ટનર્સ માટે 0 85 તરીકે લેવામાં આવે છે અને સ્લોટની સમાંતર લોડ કરેલા લાંબા સ્લોટેડ છિદ્રોમાં ફાસ્ટનર્સ માટે સ્લોટ પર લંબરૂપ લોડ કરેલા લાંબા સ્લોટેડ છિદ્રો અને આ Kh મૂલ્ય 0 7 તરીકે લઈ શકાય છે અને આ ne નું મૂલ્ય ne એ સ્લિપ માટે ઘર્ષણ પ્રતિકાર પ્રદાન કરતા અસરકારક ઇન્ટરફેસની સંખ્યા છે અને F0 F0 એ પ્રૂફ લોડ છે જેની ગણતરી Anb f0 નાના f0 માં કરી શકાય છે તેથી Anb નાના f0 જ્યાં Anb એ બોલ્ટનો નેટ વિસ્તાર છે અને f0 એ પ્રૂફ સ્ટ્રેસ છે આ પ્રૂફ લોડ છે અને આ પ્રૂફ સ્ટ્રેસ છે અને આ f0 ની ગણતરી 0 7 ગણા fub તરીકે કરી શકાય છે fub એ બોલ્ટમાં અંતિમ તાણ તણાવ છે તેથી પ્રૂફ સ્ટ્રેસ f0 ની ગણતરી આ સૂત્ર 0 7 વખત fub પરથી કરી શકાય છે હવે ડિઝાઇન શીયર ફોર્સ Vdsf Vnsf નોમિનલ શીયર ફોર્સ γ બનશે γ mf આંશિક સલામતી પરિબળ છે આને 1 1 તરીકે લઈ શકાય છે જો સ્ટ્રીપ રેઝિસ્ટન્સ સર્વિસ લોડ પર ડિઝાઇન કરવામાં આવ્યું હોય સર્વિસ લોડ પર જો તે ડિઝાઇન કરવામાં આવ્યું હોય તો આપણે 1 1 લઈશું અને જો સ્ટ્રીપ રેઝિસ્ટન્સ અંતિમ લોડ પર ડિઝાઇન કરવામાં આવ્યું હોય તો આપણે 1 25 લઈ શકીએ છીએ છે અંતિમ લોડ પર તે ડિઝાઇન કરવામાં આવ્યું છે તો આપણે 1 25 ધ્યાનમાં લઈશું અને અહીં બેરિંગ ટાઈપ બોલ્ટની જેમ લાંબા સાંધા માટે રિડક્શન ફેક્ટર પણ ધ્યાનમાં લેવામાં આવે છે લાંબા સાંધા માટે રિડક્શન ફેક્ટર રિડક્શન ફેક્ટર લાંબા સાંધા માટે તેથી તે β lj જેમ કે આપણે અગાઉ ગણતરી કરી છે તે 1 075 lj 200d હશે અને આ મૂલ્ય 0 75 કરતા ઓછું અને 1 0 કરતા વધુ ન હોવું જોઈએ અને આ જોઈન્ટની લંબાઈ જો તે 15d કરતા વધુ હોય તો જ આપણે આ પ્રતિક્રિયા પરિબળ β lj લાગુ કરીશું અન્યથા આપણે ધ્યાનમાં લઈશું નહીં હવે HSFG બોલ્ટના કિસ્સામાં આપણે બેરિંગ નિષ્ફળતાને પણ ધ્યાનમાં લઈએ છીએ તેથી આ બેરિંગ નિષ્ફળતાની ગણતરી આપણે કરી શકીએ છીએ જેમ આપણે બોલ્ટના બેરિંગ પ્રકારના કિસ્સામાં ગણતરી કરી છે તેથી જો આપણે જોઈએ કે Vnpb 2 5 Kb d t fu બની રહ્યું છે જ્યાં Vnpb એ નોમિનલ બેરિંગ તાકાત છે અને fu એ અંતિમ તાણયુક્ત તાણ છે d એ બોલ્ટનો નોમિનલ વ્યાસ છે અને t એ સમાન દિશામાં બેરિંગ તાણ નો અનુભવ કરતી જોડાયેલ પ્લેટની જાડાઈનો સરવાળો છે તો આ તે છે જેની આપણે પહેલા પણ ચર્ચા કરી છે હવે પણ તે જ સૂત્ર આપણે વાપરી રહ્યા છીએ એ જ રીતે આપણે Kb ની આ કિંમતનો ઉપયોગ કરીને બેરિંગને કારણે શક્તિની ગણતરી કરી શકીએ છીએ અને આ Kb મૂલ્ય આના પર આધારિત હશે e 3d0 P 3d0 0 25 fub fu અને 1 તેથી આપણે જાણીએ છીએ સમાન વસ્તુના બોલ્ટના બેરિંગના કિસ્સામાં આપણે કયા પરિમાણોને ધ્યાનમાં લઈએ છીએ અને ડિઝાઇન શીયર ફોર્સ Vdsb ની ગણતરી Vnpb γ mb તરીકે કરી શકીએ છીએ જ્યાં γ mb 1 25 હશે હવે બોલ્ટ ઈન ટેન્શન બોલ્ટ ટેન્શનમાં હોય તો બોલ્ટની તાણ શક્તિની ગણતરી Tnf તરીકે આ 0 9 fub Anb માં કરી શકીએ છીએ અને તે fyb Asb γ m1 γ m0 કરતા ઓછી હોવી જોઈએ જ્યાં અહીં વ્યાખ્યાયિત પરિમાણોનો સામાન્ય અર્થ છે જે બોલ્ટના બેરિંગના કિસ્સામાં વ્યાખ્યાયિત કરવામાં આવ્યો છે જેનો અર્થ થાય છે fub એ બોલ્ટનો અંતિમ તાણ તણાવ છે Anb એ બોલ્ટનો નેટ તાણ તણાવ વિસ્તાર છે Asb એ બોલ્ટનો શંક વિસ્તાર છે આ રીતે અહીં અને ડિઝાઇન ટેન્સાઇલ બળ Tnf γ mb બનશે તેથી તે જ રીતે આપણે અહીં જે કંઈ કર્યું છે તે જ પ્રક્રિયા આપણે HSFG બોલ્ટના કિસ્સામાં શીયર સ્ટ્રેન્થ ગણતરી સિવાય અનુસરીએ છીએ અને જો બોલ્ટ કમ્બાઈન શીયર અને ટેન્શનમાં હોય તો આપણે ઈન્ટરએક્શન સૂત્ર પણ તપાસવી પડશે જેનો અર્થ છે કે Vsf Vsdf² Tf Tsdf² 1 કરતા ઓછો હોવો જોઈએ જ્યાં Vsf સર્વિસ લોડ પર શીયર ફોર્સ લાગુ કરવામાં આવે છે અને Vsdf ડિઝાઇન શીયર ક્ષમતા છે એ જ રીતે Tf એ સર્વિસ લોડ પર બાહ્ય રીતે લાગુ કરાયેલ તણાવ છે અને Tsdf એ ડિઝાઇન ટેન્શન ક્ષમતા છે તો આ આપણી પાસે છે તેથી આ રીતે આપણે બોલ્ટની મજબૂતાઈની ગણતરી કરી શકીએ છીએ બોલ્ટ એટલે HSFG બોલ્ટ શીયરને કારણે બેરિંગને કારણે ટેન્શનને કારણે અને સંયુક્ત અસરને કારણે તો આપણે અહીં કઈ નવી બાબતો શીખ્યા કે બેરિંગ અને ટેન્શનના કારણે ઘર્ષણને કારણે બોલ્ટની શીયર કેપેસિટી શીયર સ્ટ્રેન્થ કેપેસિટી સમાન છે હવે હાઈ સ્ટ્રેન્થ ફ્રિકશન ગ્રિપ બોલ્ટ માટે હાઈ સ્ટ્રેન્થ ફ્રિકશન ગ્રિપ બોલ્ટ માટે બીજું ફોર્સ આવે છે જેને હું પ્રાઈંગ ફોર્સ કહે છે આ ખૂબ જ મહત્વપૂર્ણ પ્રાઈંગ ફોર્સ છે પ્રાઈંગ ફોર્સ એ તણાવના કિસ્સામાં ચિત્રમાં આવતા વધારાના બળ છે અને જો બે પ્લેટો વચ્ચે વિરૂપતાને મંજૂરી આપવામાં આવે તો પ્રાઈંગ ફોર્સ વિકસે છે ચાલો હું અમુક આકૃતિ દ્વારા બતાવું કહો કે એક પ્લેટ આના જેવી છે જે ધારો કે I વિભાગ સાથે જોડાયેલ છે ખરું તેથી I વિભાગ બરાબર અને બોલ્ટિંગ કનેક્શન અહીં કરવામાં આવ્યું છે બરાબર તો આપણે અહીં શું જોઈ શકીએ છીએ કે તેની પાસે લાગુ પાડેલું બળ છે અને આ દિશામાં બોલ્ટ ફોર્સ આવી રહ્યું છે બરાબર તેથી જો આ Te અથવા 2Te છે તો આ Te છે અને આ Te છે આ સમીકરણ સાચું છે જો આ અલગ ન હોય તો તેનો અર્થ એ કે આ વિકૃતિ તેને મંજૂર ન હોય જો વિરૂપતાને મંજૂરી આપવામાં આવે તો શું થશે કે આ ભાગમાં કેટલાક બળો વિકસાવવામાં આવશે કેટલાક વધારાના બળો વિકસાવવામાં આવશે આ વધારાના બળને પ્રાઈંગ ફોર્સ કહેવામાં આવે છે જેનો અર્થ છે કે 2Te લોડ લાગુ થવાને કારણે બોલ્ટને Te તરીકે બળ મળી રહ્યું છે પરંતુ જો આપણે ફ્લેંજ ના વિરૂપતાને મંજૂરી આપીશું તો વધારાના પ્રાઈંગ ફોર્સ ચિત્રમાં આવશે તેથી જો આ Q છે તો આ Te Q હશે જો આ બળને Q કહેવામાં આવે છે તો Q એ પ્રાયિંગ ફોર્સ છે જે આપણે કહી શકીએ અને આ પ્રાયિંગ ફોર્સ અહીં વિકસાવવામાં આવશે અને તે ફોર્સ બોલ્ટને ટકી રહેવા માટે Q ના વધારાના બળનો સામનો કરવો પડશે અને આ Q મૂલ્યની ગણતરી અને જાણ કલમ 10 7 માં કરવામાં આવી છે કલમ 10 7 માં તમને પ્રાયિંગ ફોર્સની વિગતો મળશે જ્યાં તે ઉલ્લેખિત છે કે Q બરાબર lv 2le Te β be નો ઇટા t ની 4 ઘાત 27 le lv નો વર્ગ બરાબર છે તેથી આ Q એ પ્રેઇંગ એક્શનને લીધે ફાસ્ટનરનું વધારાનું બળ છે અને lv એ બોલ્ટથી મધ્ય રેખાથી ફીલેટ વેલ્ડ ના અંગૂઠા સુધીનું અંતર અથવા રોલ્ડ વિભાગના ત્રિજ્યાના વર્ગ મૂળ સુધીનું અંતર છે જે હું આકૃતિમાં બતાવીશ આ lv છે તેથી આને lv કહેવામાં આવે છે બોલ્ટ સેન્ટર લાઇનથી ફીલેટ વેલ્ડના ટો સુધીનું અંતર અથવા રોલ્ડ વિભાગના અડધા મૂળ ત્રિજ્યા સુધીનું અંતર આ lv છે અને le એ પ્રાયિંગ ફોર્સ અને બોલ્ટ સેન્ટર લાઇન le વચ્ચેનું અંતર છે બોલ્ટ સેન્ટર લાઇનથી પ્રેઇંગ ફોર્સનું અંતર આ le છે બરાબર આ આકૃતિ મેં IS 800 2007માંથી લીધી છે આ આકૃતિ નંબર 16 છે તમે ત્યાં વિગતો મેળવી શકો છો પછી le આપણે આ સૂત્ર પરથી ગણતરી કરી શકીએ કે જ્યાં le 1 1 t β f0 fy છે અને આ β નું મૂલ્ય નોન પ્રીટેન્શન બોલ્ટ માટે 2 બનશે અને આપણે પ્રી ટેન્શન બોલ્ટ માટે 1 ને ધ્યાનમાં લઈ શકીએ છીએ તેથી β વેલ્યુ પ્રી ટેન્શન અથવા નોન પ્રેટેન્શન બોલ્ટ અનુસાર બદલાય છે અને Eta 1 5 f0 તરીકે લેવામાં આવે છે જે આપણે પહેલાથી જ જાણીએ છીએ કે તે પ્રૂફ તણાવ છે અને t ની ગણતરી કરી શકાય છે t એ મૂળભૂત રીતે અંતિમ પ્લેટની જાડાઈ છે અને લઘુત્તમ t આ હોવું જોઈએ જ્યાં Mp Telv 2 હશે અથવા Q le બરાબર તો આ રીતે કોઈ પ્રીઇંગ ફોર્સ Q ને શોધી શકે છે તેથી HSFG બોલ્ટના કિસ્સામાં શીયરિંગ બેરિંગ સિવાય અને ટેન્શન પ્રાઈંગ ફોર્સ પણ ચિત્રમાં આવી શકે છે તે દરેક કેસ પર આધાર રાખે છે તેનો અર્થ એ છે કે જો પ્લેટોને અલગ કરવામાં આવે છે એટલે કે વિકૃતિને મંજૂરી આપે છે તો પછી પ્રીઇંગ એક્શન થશે અને તે વધારાના બળને કારણે જેને પ્રાઇંગ ફોર્સ કહેવાય છે તેની ગણતરી કરવી પડશે તો આપણે જે બોલ્ટનું મૂલ્ય લેવાનું માનીએ છીએ તેની પાસે Q ની કેટલીક વધારાની કિંમત હશે તેનો અર્થ એ છે કે જો Te એ બોલ્ટ પરનું બાહ્ય બળ છે તો વાસ્તવિક બળ Te Q હશે જ્યાં Q એ પ્રાયિંગ ફોર્સ છે હવે આપણે HSFG બોલ્ટના એક ઉદાહરણમાંથી પસાર થઈશું અને આપણે જોઈશું કે શીયર સ્ટ્રેન્થ અને અન્ય સ્ટ્રેન્થ એટલે કે HSFG બોલ્ટ માટે બેરિંગ સ્ટ્રેન્થ વગેરેની ગણતરી કેવી રીતે કરવી તે આપણને સ્પષ્ટ થશે તેથી આપણે એક ઉદાહરણમાંથી પસાર થઈશું આ ઉદાહરણ છે અને ISA 110 110 10 મીમી એટલે કે ભારતીય સ્ટાન્ડર્ડ એન્ગલ 150 કિલો ન્યૂટનનું પરિબળ તાણ બળ વહન કરે છે તેને 10 મીમી જાડા ગસેટ પ્લેટ સાથે જોડવાનું છે જ્યારે સ્લિપની પરવાનગી ન હોય અને જ્યારે સ્લિપની પરવાનગી હોય ત્યારે HSFG બોલ્ટનો ઉપયોગ કરીને જોઈન્ટ ડિઝાઇન કરો કોઈ સ્લિપની પરવાનગી નથી એટલે ઘર્ષણ છે અને સ્લિપની પરવાનગી છે એટલે ઘર્ષણ નથી તેથી તે બેરિંગ પ્રકારના હશે તેથી અહીં આપણે જોઈ શકીએ છીએ કે આપણે ગ્રેડના HSFG બોલ્ટનો ઉપયોગ કરી શકીએ છીએ ચાલો આપણે ગ્રેડ 8 8 નો HSFG બોલ્ટ આપીએ અને 20 મીમી વ્યાસનો ઉપયોગ કરીએ કારણ કે કંઈપણ કહેવામાં આવ્યું નથી તેથી આપણે યોગ્ય ડેટા ધારી શકીએ છીએ તેથી ગ્રેડ 8 8 બોલ્ટ એટલે બોલ્ટ ગ્રેડ 8 8 છે તેથી fub મૂલ્ય 800 MPa બનશે બરાબર તેથી fub મૂલ્ય આપણે 8 8 ગ્રેડ બોલ્ટ માટે 800 MPa તરીકે શોધી શકીએ છીએ અને હવે Anb જે આપણે બોલ્ટના નેટ ટેન્સાઇલ સ્ટ્રેસ એરિયાની ગણતરી કરવી પડશે જે 0 78 ગુણ્યા pi 4 ગુણ્યા d નો વર્ગ હશે તેથી આ 245 મિલીમીટર² બની રહ્યું છે અને ગસેટ પ્લેટ સામાન્ય Fe 410 પ્રકારનું સ્ટીલ Fe 410 ગ્રેડનું સ્ટીલ હશે જો આપણે ઉપયોગ કરીએ તો ગસેટ પ્લેટનો તાણ સ્ટ્રેસ 410 MPa હશે બરાબર તો આ ડેટા છે જે આપણે ધાર્યા છે હવે આપણે પહેલા કેસ પર આવીએ કે સ્લિપ ક્રિટિકલ કંડીશન એટલે કે સ્લિપને મંજૂરી નથી સ્લિપ ક્રિટિકલ કન્ડીશન એટલે સ્લિપની પરવાનગી નથી તો અહીં પુટ દ્વારા F0 Anb 0 7 fub બનશે બરાબર તેથી આપણે Anb નું મૂલ્ય 245 ગણતરી કરી શકીએ છે અને 0 7 fub 800 છે અને તેને કિલો ન્યૂટન બનાવવા માટે આપણે 10 ની ઓછા 3 ઘાત દ્વારા ગુણાકાર કરીએ છીએ તેથી આ 137 2 કિલો ન્યૂટન બની રહ્યું છે હવે બોલ્ટના સ્લિપ રેઝિસ્ટન્સ ને આપણે શોધી શકીએ છીએ કે તે vdsb છે જે આપણે vdsb બનાવી શકીએ છીએબરાબર mu f ne KhF0 γ ચુંબકીય ક્ષેત્ર છે બરાબર હવે આપણે ચોક્કસ ડેટા ધારણ કરવો પડશે જો તે આપવામાં ન આવે જેમ કે Mu f આપવામાં આવ્યો નથી તેથી Mu f ઘર્ષણના ગુણાંકને આપણે 0 5 તરીકે ધારી શકીએ છીએ હવે ne ne એ સ્લિપ માટે ઘર્ષણ પ્રતિકાર પ્રદાન કરતું સંખ્યાબંધ અસરકારક ઈન્ટરફેસ છે જેને આપણે 1 ગણી શકીએ છીએ જે ઘર્ષણ પ્રતિકાર ઓફર કરતા અસરકારક ઈન્ટરફેસની સંખ્યામાં 1 ગણી શકીએ છીએ હવે અંતિમ લોડ પર γ mf 1 25 છે આપણે γ mf ને 1 25 તરીકે ગણી શકીએ આપણે ધ્યાનમાં લઈ શકીએ છીએ અને Kh મૂલ્ય આપણે 1 અથવા 0 7 જોયું છે તેથી અહીં આપણે 1 લઈએ છે અને બોલ્ટ્સ ને ક્લિયરન્સ છિદ્રોમાં ધારી રહ્યા છીએ ક્લિયરન્સ છિદ્રોમાં બોલ્ટ ધારી રહ્યા છીએ Kh મૂલ્ય આપણે 1 પર વિચાર કરી રહ્યા છીએ તેથી બોલ્ટના સ્લિપ રેઝિસ્ટન્સ ની આપણે ગણતરી કરી શકીએ છીએ સ્લિપ રેઝિસ્ટન્સ બોલ્ટની ગણતરી આપણે 0 5 1 1 137 2 1 25 તરીકે કરી શકીએ છીએ આ 54 88 કિલો ન્યૂટન આવે છે તેથી જરૂરી બોલ્ટની સંખ્યા બળ વડે વિભાજિત લોડ હશે એટલે કે ડિઝાઇન સ્ટ્રેન્થ જે આવી રહ્યું છે 54 87 બરાબર 2 73 અથવા 3 છે તેથી આપણે આ પ્રકારની સમસ્યા માટે 3 નંબરના HSFG બોલ્ટ પ્રદાન કરી શકીએ છીએ જો આપણે 150 કિલો ન્યૂટન લોડ નો સામનો કરવા માટે HSFG બોલ્ટનો ઉપયોગ કરીએ તો પછી આપણે 3 નંબરના બોલ્ટ આપી શકીએ છીએ હવે આપણે આગલા માટે જઈશું આ એક સ્લિપ ગંભીર સ્થિતિ છે જ્યાં ઊંઘની પરવાનગી નથી હવે જો આપણે સ્લિપને પરવાનગી આપીએ તો જો સ્લિપની પરવાનગી આપવામાં આવે તો આ બેરિંગ પ્રકારનું જોડાણ બની જશે તેથી જો સ્લિપને પરવાનગી આપવામાં આવે તો આ બેરિંગ પ્રકારનું જોડાણ બની જશે એટલે કે ઘર્ષણ પ્રતિકાર નથી તો ત્યાં આપણે Vdsb ને Anb fub વર્ગમૂળ 3 gamma mb તરીકે શોધી શકીએ છીએ તેથી આ fub 245 છે એટલે કે 800 વર્ગમૂળ 3 સલામતી પરિબળ 1 25 છે અને આપણે તેને કિલો ન્યૂટનમાં બનાવવા માટે 10 ને ઓછા 3 ઘાત થી ગુણાકાર કરીએ છીએ તેથી આ 90 53 કિલો ન્યૂટન બની રહ્યું છે હવે બેરિંગમાં તાકાત પણ આપણે શોધવાની છે Vdpb આ 2 5 Kb dt fu γ mb હશે હવે આપણે kb ની કિંમત શોધવાની છે હવે Kb જ્યારે આપણે શોધવા જઈએ છીએ ત્યારે આપણે શોધવાનું છે એટલે કે આપણે એજના અંતરની અમુક કિંમત ધારણ કરવી પડશે તો ચાલો આપણે 40 મીમી ધારીએ અને p એ 60 મીમી ધારીએ તો Kb ની કિંમત આપણે આ Kb માંથી 0 61 તરીકે શોધી શકીએ છીએ તેથી Vdpb આપણે 2 5 0 61 20 t એ 10 410 1 25 10 ની ઓછા 3 ઘાત શોધી શકીએ છીએ તેથી આ 100 કિલો ન્યૂટન બની રહ્યું છે એટલે કે બોલ્ટની મજબૂતાઈ 90 53 થઈ જશે કારણ કે શીયરને કારણે આ આ મૂલ્ય આવે છે અને બેરિંગને કારણે તે 100 આવે છે તેથી બોલ્ટની કિંમત 90 53 થશે તેથી બોલ્ટની સંખ્યા આપણે શોધી શકીએ છીએ બોલ્ટની સંખ્યા 150 ને 90 53 વડે એટલે 1 66 એટલે કે 2 બરાબર તેથી 2 બોલ્ટની જરૂર છે તેથી અહીં આપણે જોયું કે જો આપણે સ્લીપને ગંભીર ગણીએ અને જો આપણે સ્લીપને ન માનીએ તો જો આપણે સ્લીપને મંજૂરી આપીએ અને જો આપણે સ્લીપને મંજૂરી ન આપીએ તો મૂલ્યો કેવી રીતે બદલાશે તેથી હાઈ સ્ટ્રેન્થ ફ્રિકશન ગ્રીપ બોલ્ટની ડિઝાઇન ઘર્ષણ સિવાયના બેરિંગ પ્રકારના બોલ્ટ જેવી જ છે જો આપણી પાસે ઘર્ષણ ઘટક હોય તો તેનો અર્થ સ્લિપ ક્રિટિકલ હોય તો જો આપણે સ્લિપ રેઝિસ્ટન્સ ને ધ્યાનમાં લઈએ તો આપણે તે મુજબ ડિઝાઇન શીયર સ્ટ્રેન્થ શોધવાનું રહેશે અન્ય વસ્તુઓ બેરિંગના પ્રકાર સાથે બરાબર સમાન હશે મને આશા છે કે આ વર્કઆઉટ ઉદાહરણ સામાન્ય બ્લેક બોલ્ટ તેમજ હાઈ સ્ટ્રેન્થ ફ્રિકશન ગ્રીપ બોલ્ટની ડિઝાઇન પદ્ધતિને સમજવા માટે મદદરૂપ હશે તમારો ખૂબ ખૂબ આભાર